તેથી કીબોર્ડ ઈન્ટરફેસ માટે આપણે જોયું છે કે શરૂઆતમાં આપણે તપાસ કરવી પડશે કે બધી કી રીલીઝ થઈ છે કે નહીં અને તે કોડ ના પહેલા ભાગ દ્વારા આ પ્રદેશમાં કે જ્યાં હું તે કરી રહ્યો છું ત્યાં થાય છે તેથી આપણે તપાસ કરી રહ્યા છીએ કે બધી કી રીલીઝ થઈ છે કે નહીં તો એકવાર આપણે જોયું કે બધી કી રીલીઝ થાય છે તો આ jne નિષ્ફળ ગયું છે તો હવે આપણે આગલા મુદ્દા પર આવ્યા રહ્યા છીએ હવે આપણે એક રૉ ને 0 તરીકે બનાવવી પડશે અને તે લાઇન પર કોઈ કી મૂકવામાં આવી છે કે કેમ તે તપાસવું પડશે તેથી આપણે પેટર્ન EFH ને P1 પર મૂકીને આમ કરીએ છીએ તો EFH એટલે આ બધા બિટ્સ 1 છે તેઓ f છે અને આ બધા બિટ્સ પણ 1 છે અને આ બીટ 0 છે તો આ બીટ 0 છે તેથી તે મુજબ આપણને આ મળશે અને જેથી આ રૉ પર કોઈ કી દબાવવામાં આવે તો તે મુજબ અહીં અનુરૂપ બીટ 0 બનશે તો આ રીતે આઉટપુટ કર્યા પછી આપણે આ મેળવી રહ્યા છીએ અને પછી આપણે બીટ P 1 0 ને તપાસી રહ્યા છીએ તેથી આપણે આ ચોક્કસ બીટ તપાસી રહ્યા છીએ તેથી જો આ કી P 1 0 હોત તો આ બીટ દેખાય છે તે બીટ 0 બની જાય છે હવે આ આઉટપુટ કર્યા પછી તે મૂકેલી કી બીટ 0 છે તેથી પછી આપણે આ db 0 પર જઈશું તો db 0 આમ થશે અને db 0 અહીં છે તેથી હવે આપણે એ તપાસ કરવાની જરૂર છે કે તે ભૂલ હતી કે નહીં તેથી તે તપાસ આ બિંદુએ કરવામાં આવે છે તો આપણે 10 મિલિસેકન્ડ ના વિલંબ માટે કૉલ કરીએ છીએ અને આપણે 10 મિલિસેકન્ડની રાહ જોઈએ છીએ અને 10 મિલિસેકન્ડ પછી આપણે ફરીથી એ તપાસ કરીએ છીએ કે બીટ 1 0 છે કે નહીં તેથી જો આ સમય સુધીમાં બીટ 1 બની જાય તો તેનો અર્થ એ કે તે ફ્લિકર હતું બરાબર તેથી તે એક ફ્લિકર હતું અને તે માન્ય બીટ નથી તેથી તે કિસ્સામાં આપણે સ્કેન 1 પર પાછા જઈશું તો સ્કેન 1 અહીં છે તેથી આ નિર્દેશ કરે કે તે ફરીથી આ બિંદુ પર જશે અને ફરીથી આપણે તપાસ કરીશું કે આ બીટ દબાયેલ છે કે નહીં તો આ રીતે તે પાછલા બિંદુ પર પાછા જશે અને પછી આપણે આગળ વધીશું તેથી જો બીટ મૂકવામાં આવ્યું હોય અને જો કી મૂકવામાં આવી હોય તો આપણે આ મૂલ્ય 0 ને A રજિસ્ટરમાં ખસેડી રહ્યા છીએ અને પછી ljmp ગેટ કોડ છે તો અહીં ljmp ગેટ કોડ ને અનુરૂપ ASCII કી કોડ મળશે તેથી આ કી કોષ્ટકમાં પૃથક બાઈટમાં આ રીતે વ્યાખ્યાયિત થયેલ છે તેથી કી ટેબલ એ મેમરી લોકેશન છે કે જ્યાંથી હું ડીબી વેલ્યુ 0 થી F સ્ટોર કરીશ તેથી તે કી ની કિંમતો સંગ્રહિત થાય છે અને આ A રજિસ્ટર મૂલ્યનો ઉપયોગ આ કોષ્ટકમાં ઇન્ડેક્સ કરવા માટે કરવામાં આવશે તેથી તે DPTR રજિસ્ટરમાંથી શું કરવામાં આવે છે કે આપણે કી ટેબલ ની કિંમત લોડ કરીએ છીએ અને પછી movc A અલ્પવિરામ a વત્તા dp DPTR ના દરે જો 0 કી મૂકવામાં આવી હોય તો તે આ કી ટેબલના પ્રથમ સ્થાન પર આવશે તેથી આપણને કેરેક્ટર 0 મળશે અને જો એક કી મૂકવામાં આવી હોય તો બીજા છેડે જો આપણે હમણાં જ પાછા જઈએ તો જો આ કી હોય તો આ કી મૂકવામાં આવી નથી તો પછી આપણે સ્કેન 1 ની આગલી કી તપાસી રહ્યા છીએ તેથી આપણે આગળની કી મૂકવામાં આવી છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છીએ તેથી 1 મૂકવામાં આવ્યો છે કે નહીં તેથી જો 1 દબાવવામાં આવે તો તે આવું થશે આપણે કહેવું પડશે કે આપણે એક નો કોડ એક્યુમ્યુલેટર માં મૂકવાનો છે તેથી તે અહીં db 1 માં થાય છે અને આપણે 10 મિલિસેકન્ડ માટે રાહ જોઈશું પછી ફરીથી તેમની રાહ જોઈશું અને પછી ફરીથી 1 1 ની કિંમત વાંચીશું તેથી જો 1 1 એ 0 હોય તો મને માફ કરશો જો આ 0 હોય તો તેનો અર્થ એ કે કી 1 દબાવવામાં આવી છે અને જો આ બીટ 1 હોય તો તેનો અર્થ એ કે કી દબાવવામાં આવી નથી તેથી તે નોઇઝ હતો તેથી આપણે સ્કેન 2 પર જઈએ છીએ તેથી સ્કેન 2 વાસ્તવમાં આપણને આગામી બિંદુ પર લઈ જશે તેથી સ્કેન 2 અહીં છે અને હું આગળની કોલમ માટે તપાસી રહ્યો છું બરાબર તેથી આ રીતે આ રૂટિન ચાલુ રહે છે બરાબર તેથી હવે આપણને આ મળ્યું છે આ એક રજીસ્ટર માં જે કી મૂકવામાં આવી છે તેની આ કિંમત હશે તો આ બધું થઈ ગયા પછી આપણી પાસે આ હશે તો આપણે ફરીથી આ બિંદુ પર પાછા જવું પડશે તેથી ત્યાં તે DFH ને આઉટપુટ કરશે તેથી આપણે અગાઉ EFX આઉટપુટ કરી રહ્યા છીએ કે જ્યાં આ e 1 આ બીટ હતો અને આ બીટ 0 હતો અને બાકીના બીટ્સ 1 હતા હવે હું df મૂકી રહ્યો છું તેથી તેનો અર્થ એ કે આ બીટ 0 હશે અને આ બધા 1 છે તેથી આ ચોક્કસ રૉ હું તપાસી રહ્યો છું અને પછી ફરીથી તે જ વસ્તુ થાય છે અને અહીં સમાન કોડ પુનરાવર્તન કરશે પરંતુ સંખ્યાઓ અલગ હશે હવે જો આપણને લાગે કે db 0 છે તો જ્યારે આપણે આ 1 0 ચેક કરીએ છીએ ત્યારે આપણે આ પિન તપાસી રહ્યા છીએ તેથી જો આ બીટ 0 હોય તો આ કી દબાવવામાં આવી હોય છે અને આ કી મૂકવામાં આવી હોય છે તો આપણે db 4 રૂટિન પર જઈ શકીએ છીએ તેથી પછી આપણે તે db 4 પર જઈશું તેથી આ રીતે આપણી પાસે આવી જ db 4 રૂટિન હશે જે સંક્ષિપ્તતા ખાતર અહીં બતાવવામાં આવ્યું નથી હવે આમ આ કી ટેબલ માં આપણે બધી કી વેલ્યુ સ્ટોર કરી રહ્યા છીએ તેથી આ કી ટેબલ આપણે જોઈએ છીએ અને તે કી ટેબલમાં કંઈક આના જેવું હોય છે તે મેમરીનો એક ભાગ છે જ્યાં મેં તમામ કી વેલ્યુ સંગ્રહિત કરી છે તેથી આ કી ટેબલ ના પ્રથમ સ્થાને આપણને કેરેક્ટર 0 નો હેક્સ કી કોડ મળ્યો છે પછી કેરેક્ટર 1 નો હેક્સ કી કોડ અને પછી કેરેક્ટર 2 નો હેક્સ કી કોડ મળ્યો છે અને પછી છેલ્લે આપણને હેક્સ કી બોર્ડમાં f સુધી કોડ મળ્યા છે તેથી આપણે f કેરેક્ટર સુધી સંગ્રહ કરીશું અને તો આ કી ટેબલ છે અને આ બહુ સફળ છે તેનું અમુક સરનામું હશે કહો કે આ એડ્રેસ 2000 છે તેથી 2000 થી આગળ આ મૂલ્યો સંગ્રહિત થાય છે તેથી જ્યારે હું આ ગેટ કોડ રૂટીનમાં પ્રથમ હોઉં ત્યારે આપણે સૌ પ્રથમ DPTR માં આ હેશ કી ટેબ મેળવીએ છીએ તેથી DPTR 2000 ની બરાબર થઈ જાય છે અને પછી આપણે DPTR સાથે A નું મૂલ્ય ઉમેરી રહ્યા છીએ અને જો આપણે રૂટિન ના આ ભાગને જોઈએ તો આપણે સમજી શકીએ કે A રજિસ્ટરમાં આપણે કી ઈન્ડેક્સ રાખીએ છીએ જે મૂકવામાં આવ્યો છે તેથી તેઓ આ એક રજિસ્ટરમાં હોય છે અને DPTR માં તે ઉમેરવામાં આવે છે તેથી જો આપણે કી નંબર 4 દબાવ્યો હોય તો A બરાબર 4 હોય છે તેથી DPTR વત્તા a આપણને 2 હજાર વત્તા 4 પર લઇ જશે એટલે કે તે સ્થાન 2004 પર આવશે અને 2004 માં આપણી પાસે કેરેક્ટર 4 હશે તેથી કેરેક્ટર 4 ત્યાં સંગ્રહિત થશે તો આખરે a ને તે કેરેક્ટર 4 મળશે પછી તે ફરીથી જમ્પ કરશે અને આપણને અહીં કેરેક્ટર 4 મળ્યું છે તો આપણે તે કેરેક્ટર સાથે થોડી પ્રક્રિયા કરી શકીએ છીએ જે અહીં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું નથી પરંતુ જ્યાં સુધી કી બોર્ડ રૂટીન નો સંબંધ છે ત્યાં સુધી તે પાછું જશે અને તે ફરીથી તપાસ કરશે કે બધી કી રીલીઝ થઈ છે કે નહીં તેથી તે કરશે જેમ કે અહીં તે આ Rels પર પાછું જમ્પ કરી રહ્યું છે તો Rels અહીં છે તેથી બધી કી રીલીઝ થાય છે કે નહીં તે જોવા માટે તે આ બિંદુ પર પાછું જઈ રહ્યું છે તેથી આ રીતે આપણે કોઈપણ માઇક્રોપ્રોસેસર અથવા માઇક્રોકન્ટ્રોલર આધારિત સિસ્ટમ સાથે અહીં હેક્સાડેસિમલ કીબોર્ડ ને ખૂબ જ સરળતાથી ઇન્ટરફેસ કરી શકીએ છીએ હવે આગળ આપણે આઉટપુટ ઉપકરણ પર ધ્યાન આપીએ છીએ તો આપણે કીબોર્ડને ઇનપુટ ઉપકરણ તરીકે જોયું છે તો ચાલો આગળ આપણે હવે આઉટપુટ ઉપકરણ જોઈએ તો આઉટપુટ ઉપકરણ પર આપણે કેટલીક LED ને જોડી શકીએ છીએ જે સૌથી સામાન્ય આઉટપુટ ઉપકરણ છે તો આ એક પ્રકારનું જોડાણ હોઈ શકે છે અહીં આપણે કરંટ લીમિટિંગ રેઝિસ્ટન્સ મૂક્યો છે અને પછી તે LED છે તેથી જો આપણે LED ને ગ્લો કરવા માટે A 0 મૂકવો પડે તો આપણે આ બિંદુએ A 0 મેળવવો જોઈએ તેથી જો આપણે અહીં A 0 મૂકીએ તો ત્યાં કરંટ ફલૉઈન્ગ પાથ હોય છે અને પછી આ LED ચમકશે તેથી તે જોડાણનો એક પ્રકાર છે હવે બીજા પ્રકારનું કનેક્શન આના જેવું હોય છે કે જ્યાં આ લીમિટિંગ રેઝિસ્ટન્સ ખૂટે છે પરંતુ જો આપણે આ કરીએ તો તે ખતરનાક હોય છે કારણ કે જયારે આ પોર્ટ બીટ 0 હશે ત્યારે આ લાઈન માંથી વધુ પ્રમાણમાં કરંટ વહેશે તેથી આ કરંટ ફલૉ ના ઉચ્ચ મૂલ્યની ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત કરશે તેથી LED ચાલુ થઈ શકે છે અને પોર્ટ પિન માઈક્રોકન્ટ્રોલર અથવા માઇક્રોપ્રોસેસર ના પોર્ટ ને પણ નુકસાન થઈ શકે છે તેથી આ ભલામણ કરવા પાત્ર નથી અને ત્રીજું કનેક્શન એ છે કે જ્યાં આપણને આ પોર્ટ પિન મળી છે જેનું મૂલ્ય 1 છે અને તે ખરેખર આ LED ને ચાલુ કરી રહી છે તો આ જોડાણ સારું હોઈ શકે છે પરંતુ આ પોર્ટ પિન સામાન્ય રીતે ખૂબ ઓછો વિદ્યુત પ્રવાહ ચલાવે છે તેથી તેમની પાસે ઉચ્ચ વિદ્યુત પ્રવાહ નથી હોતો તેથી LED ખૂબ તેજસ્વી રીતે ઝગમગતી ન હોઈ શકે તેથી આપણી પાસે 3 અલગ અલગ કિસ્સા છે કે જો એક LED ચાલુ હોય અને જો આઉટપુટ 0 હોય તો મોટા ભાગની LED 1 7 વોલ્ટ ડ્રોપ કરશે તેથી આપણે શોધી શકીએ છીએ કે LED સંપૂર્ણપણે ગ્લો કરવા માટે આપણને લગભગ 10 મિલિએમ્પીયર કરંટ ની જરૂર પડે છે તો આપણે 5 ઓછા 1 7 ભાંગ્યા 470 શોધી શકીએ છીએ તેથી તે લગભગ 10 મિલિએમ્પીયર કરંટ હોય છે જે આપણને અહીં મળશે અને જો આપણે આ બિંદુએ 470 ohm રેઝિસ્ટન્સ મૂકીએ તો કિસ્સો 2 એ સલાહભર્યું નથી હોતું અને કિસ્સા 3 માં સામાન્ય રીતે આપણને એક મિલિએમ્પીયર કરંટ કરતાં વધુ કરંટ મળતો નથી અને આ પોર્ટ પિન વધારે લોડ ચલાવતી નથી તેથી કરંટ વેલ્યુ એટલા ઉંચી નથી હોતી તેથી આ LED ઝાંખી હશે અને તેની દૃશ્યતામાં સમસ્યા હોઈ શકે છે તો આમ પ્રથમ જોડાણ વધુ સારું છે હવે આગામી ડિસ્પ્લે જે આપણી પાસે હશે તે 7 સેગમેન્ટ ડિસ્પ્લે છે તો આ પણ ખૂબ જ સામાન્ય છે કહો કે જેમ ડિજિટલ ઘડિયાળો અને તેવું બધું અલબત્ત હવે ઘણી વખત આપણી પાસે એલસીડી ડિસ્પ્લે હોય છે પરંતુ LED ડિસ્પ્લે ઓછા ખર્ચાળ છે અને તે રીતે 8 નંબર બનાવવા માટે 7 LED ગોઠવવામાં આવ્યા હોય છે આ તેની રચના છે તેથી આપણને આ LEDs a b c d e f g મળેલ છે અને કેટલીકવાર આપણને બીજી LED પણ મળી હોય છે તેથી 7 સેગમેન્ટ ને બદલે તે 8 સેગમેન્ટ કહેવાશે તેથી જ્યાં આપણને અહીં બીજી LED મળી છે ત્યાં આ બિંદુએ બીજી LED છે તેથી જે બિંદુ છે અને આપણને અહીં એક બિંદુ મળી ગયું છે તેથી તે ઘણીવાર બીટ h કહેવાય છે પરંતુ તે વધુ વિવિધ અંકો અને કેરેક્ટર પ્રદર્શિત કરી શકે છે અને કેટલાક કેરેક્ટર દેખાઈ શકે છે અને બધા નથી દેખાતા તેથી આપણે શું કરી શકીએ કે જો આપણે અમુક પેટર્ન દર્શાવવા માંગતા હોઈએ તો આપણે તેના અનુરૂપ ટોચના ભાગોને ચાલુ કરી શકીએ છીએ અને તે મુજબ આપણે એક અંક અથવા કેરેક્ટર પ્રદર્શિત કરી શકીએ છીએ તો 7 સેગમેન્ટ ડિસ્પ્લે ના 2 પ્રકાર છે એકને કોમન એનોડ કહેવાય છે અને બીજાને કોમન કેથોડ કહેવાય છે તેથી આ કોમન એનોડ નો અર્થ એ છે કે તમામ એનોડ એકસાથે જોડાયેલા હોય છે અને તે તમામ 7 LED એનોડ એક સાથે જોડાયેલા છે તેઓ એક જ લાઇન દ્વારા ચલાવવામાં આવે છે અને પછી આ બધા કેથોડ છે તેથી જો તમે ચોક્કસ સેગમેન્ટ પર ગ્લો કરવા માંગતા હોવ તો આપણે અહીં ઊંચી કિંમત આપવી પડશે અને આપણે સંબંધિત LED ના સંબંધિત ડાયોડ ને ગ્રાઉન્ડ કરવું પડશે તેથી ઉદાહરણ તરીકે કહો કે જો આપણે ફક્ત આ LED ગ્લો કરવા માંગતા હોઈએ તો આપણે આ બિંદુએ આપણે 1 આપવું પડશે અને આપણે અહીં 0 આપવું પડશે અને અહીં આ બાજુ બાકીની લાઇન્સ માટે આપણે 1 મૂકવું પડશે જેથી ત્યાં આ LED બીજી તરફ આ કોમન કેથોડ કન્ફિગ્યુરેશન માં ગ્લો ન થાય તેથી અહીં આ બાજુ કેથોડ ભાગ કોમન છે તેથી ત્યાં આને અમુક ગ્રાઉન્ડ પિન સાથે અમુક ગ્રાઉન્ડ લાઇન સાથે કનેક્ટ કરી શકાય છે અને જ્યાં પણ આપણે LED ચાલુ કરવા માંગીએ છીએ ત્યાં આપણે 1 મૂકવો પડશે જેથી તે રીતે તે પ્રકાશ 1 હશે તેથી આ 2 અલગ અલગ કન્ફિગ્યુરેશન કોમન એનોડ અને કોમન કેથોડ છે અને કોમન એનોડના કિસ્સામાં કેથોડ લાઇન્સ આઉટપુટ સાથે જોડાયેલ હોય છે અને કોમન કેથોડ ના કિસ્સામાં એનોડ લાઇન્સ આઉટપુટ સાથે જોડાયેલ હોય છે મને માફ કરશો અહીં પણ કોમન કેથોડ આઉટપુટ સાથે જોડાયેલ છે અને અહીં કોમન એનોડ આઉટપુટ સાથે જોડવામાં આવશે તો આ ખોટું છે આ કોમન એનોડ હોવું જોઈએ તેથી આ કોન આ કોન્ટેક્ટ એનોડ્સ કનેક્ટ કરવામાં આવશે અને આ કિસ્સામાં કોન્ટેક્ટ કેથોડ્સ કનેક્ટ થશે અને કોન્ટેક્ટ અને કેથોડ્સ કનેક્ટ થશે તેથી એક ઇન્ટરફેસિંગ હેતુ માટે આ વેરાયટી વધુ સારી છે આ કોમન એનોડ વેરાયટી વધુ સારી છે કારણ કે અહીં આપણે 1 મૂકી શકીએ છીએ અને અહીં આપણે વેલ્યુ 0 મૂકી શકીએ છીએ જ્યારે આ કિસ્સામાં આપણે ઘણા રેઝીસ્ટન્સ મૂકવાં પડશે તેથી ઇન્ટરફેસિંગ હેતુ માટે આ વધુ સારું રહેશે તો કરંટ ને નિયંત્રિત કરવા માટે રેઝિસ્ટર નો જરૂર પડશે તેથી આ કોમન એનોડ કન્ફિગરેશન છે અને આ એક જ રેઝિસ્ટન્સ ત્યાં પૂરતો હશે અને તેઓ આ પૅર ના 7 સેગમેન્ટ્સ ને કરંટ આપશે અને આ 8051 પોર્ટ માં છે અને હું અનુરૂપ બીટ ને 0 પર મૂકીશ જેથી અનુરૂપ LED ગ્લો થશે અને બીજી તરફ કોમન એનોડ કન્ફિગરેશન માં આપણે જોઈશું કે તે સપ્લાય વોલ્ટ આપશે અને પૃથક LED તેમના પોતાના રજીસ્ટર ધરાવતા હોય છે તેથી આ કિસ્સામાં જે કરંટ આવશે તે કરંટ ત્યાં હશે અને તે આ રેઝિસ્ટન્સ દ્વારા મર્યાદિત હશે અને પછી તે કરંટ LED માં વિભાજિત થશે તેથી ચાલુ કરેલ તમામ બિટ્સ ની વચ્ચે કરંટ વિભાજિત થશે પરિણામે આ બધી LED બહુ તેજસ્વી રીતે ચમકશે નહીં કારણ કે કરંટ વિભાજિત થાય છે જે એક સમસ્યા હોઈ શકે છે અને જ્યારે માત્ર એક LED ચાલુ હોય તો તે LED ખૂબ જ ઝળહળતી હશે અને તેનું તેજ પણ સારું હશે અને કહો કે જો તમામ LED ચાલુ હોય તો તે બધી LED ગ્લોઈંગ હશે પરંતુ તેનું આઉટપુટ મંદ હોઈ શકે છે બીજી બાજુ આ કિસ્સામાં આપણને તે સમસ્યા નથી હોતી કારણ કે આ LED કરંટ ને અલગથી નિયંત્રિત કરવામાં આવે છે અને આપણી પાસે અલગ રેઝિસ્ટન્સ હોય છે તેથી કરંટ અલગથી નિયંત્રિત થાય છે તેથી આપણને આ તેજ મળે છે જે આ કોમન એનોડ કન્ફિગરેશન માં વધુ સારી હશે તેથી જ આપણે કહ્યું કે LED ને કનેક્ટ કરવા માટે કોમન એનોડ કન્ફિગ્યુરેશન વધુ સારું હોય છે તો આપણે આ વસ્તુ કેવી રીતે કરી શકીએ આપણે આ 1 ડીપ સ્વિચ અને 7 સેગમેન્ટ ડિસ્પ્લે LED અથવા 8051 સાથે તેનું ઈન્ટરફેસ કેવી રીતે કરીએ છીએ તેથી પોર્ટ 3 સાથે કદાચ આપણે 4 ડિપ સ્વીચો ને કનેક્ટ કરી હોય છે અને તેમની સાથે 3 0 હોય છે અને આપણને આ એક્ટિવ પુલઅપ રેઝિસ્ટન્સ મળ્યો છે તેથી તે રીતે પુલઅપ રેઝિસ્ટન્સ ત્યાં છે તેથી જો આપણે તેને ખુલ્લું રાખીએ તો બીટ પોર્ટ આપો આપ 1 થઈ જશે તેથી આપણે તે ફિલોસોફી નો ઉપયોગ કરી શકીએ છીએ અને જો આપણે 0 મૂકવા માંગતા હોઈએ તો મારે તે મુજબ સ્વીચ બંધ કરવી પડશે અને તે બીટ 0 બનશે અને આ ચોક્કસ ડિસ્પ્લે થશે તો આ 1 બિંદુ છે આ P 1 7 આ બિટ્સ છે તેથી તેઓ આ 74240 ચલાવી શકે છે જેથી તે ચિપ આ છે અને આ 7 સેગમેન્ટ ડિસ્પ્લે માટેનું ડ્રાઇવર છે અને આપણે તે મુજબ મૂલ્ય અહીં મૂકી શકીએ છીએ અને આને અનુરૂપ સેગમેન્ટ્સ ગ્લોઇંગ કરશે તેથી આ વાસ્તવમાં આઉટપુટ આપે છે અને આ a b c d e f g અને આ ડોટ પોઈન્ટ dp છે તેથી તે હેતુ માટે આ ડ્રાઇવર નો ઉપયોગ કરી શકાય છે તો આપણે આના જેવું લુકઅપ ટેબલ રાખી શકીએ છીએ અને જો આપણે તે ડિજિટ 0 ને દર્શાવવા માંગતા હોઈએ તો જે સેગમેન્ટ્સ ગ્લો કરવા જોઈએ તે b c d e અને f છે તો આ a b c d આ g અને h અને g અને p પર હશે તે બંધ છે તેથી તે મુજબ હેક્સ કોડ 3 f છે તેવી જ રીતે જો તે 1 હોય તો માત્ર f અને e સેગમેન્ટ્સ ચાલુ કરવામાં આવશે અને બાકીના 0 હોય છે તેથી તે મુજબ કોડ 3 0 છે તેથી આ રીતે આપણે બધા કેરેક્ટર માટે હેક્સાડેસિમલ કોડ્સ શોધી શકીએ છીએ જેને આપણે આપણી સિસ્ટમ પર ડિસ્પ્લેય કરવાં માંગીએ છીએ બરાબર તો આ રીતે પ્રોગ્રામ હવે ખૂબ જ સરળ છે તેથી P3 પોર્ટ પરથી આપણને રજિસ્ટર માં મૂલ્ય મળે છે અને પછી આપણે 0fh સાથે લોજિકલ a મળે છે તે રીતે આપણે અહીંની જેમ પોર્ટ 3 માંથી સામગ્રી મેળવી શકીએ છીએ તેથી આપણે આ 4 પોર્ટ બિટ્સ ને રજીસ્ટર માં મેળવી શકીએ છીએ અને પછી આ 0 1 2 3 માત્ર ત્યાં જ હોય છે તો આપણે ઉચ્ચ ઓર્ડર બિટ્સ ને માસ્ક આઉટ કરવા પડશે તેથી તે અહીં 0fh કરવાથી કરવામાં આવે છે અને આ ઉચ્ચ ક્રમના બિટ્સ ને ઢાંકી દેવામાં આવશે અને પછી આ મુવ DPTR અલ્પવિરામ હેશ 7s ટેબલ માં 7 સેગમેન્ટ ની વસ્તુઓ હશે જેમ કે આ બધા નંબરો 3 f 3 0 5 b છે તેથી તે ગમે તે પેટર્ન હોય પરંતુ તેઓ આ 7 s ટેબલથી આગળ સંગ્રહિત થાય છે તેથી તે મૂલ્ય આ રીતે ખસેડવામાં આવશે અને DPTR મૂકેલી કી ની કિંમત મેળવશે તેથી 0 1 2 3 કી ત્યાં હશે તેથી તે આ DPTR માં ઉમેરવામાં આવશે અને અહીં આપણને આ નંબર મળ્યો છે જે હું દર્શાવવા માંગુ છું તે પોર્ટ P 3 થી 1 સિંગલ ડિજિટ માં દાખલ થવો જોઈએ જો કે તે સંખ્યા ઉપર છે તેથી આપણે ફક્ત તે રીતે 0 થી f દાખલ કરી શકીએ છીએ તેથી નંબર પોર્ટ P 3 પર બાઈનરી ડેસિમલ બાઈનરી કોડેડ ડેસિમલ અંક તરીકે દાખલ કરવામાં આવશે અને પછી 7 s કોષ્ટકમાંથી તે અનુરૂપ કોડ મળશે અને તે પોર્ટ p1 પર ખસેડવામાં આવશે અને પોર્ટ p1 પર આપણે અનુરૂપ ડિસ્પ્લે મેળવી શકીએ છીએ તો આ રીતે આપણે આ 8051 ચિપ સાથે 7 સેગમેન્ટ ડિસ્પ્લે ને ઇન્ટરફેસ કરી શકીએ છીએ હવે આગળ આપણે બીજી ખૂબ જ જાણીતી ઈન્ટરફેસ ચિપ જોઈશું જે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઈન્ટરફેસ અથવા PPI ચિપ તરીકે ઓળખાય છે જે 8255 પ્રોસેસર માં હોય છે તેથી આ જરૂરી હોય છે કારણ કે આપણું 8051 પ્રોસેસર જો આપણે ધ્યાનથી જોઈએ તો 8051 પ્રોસેસર પાસે 4 પોર્ટ્સ હોય છે જે P0 P1 P2 P3 છે અને તેમાંથી માત્ર P1 પોર્ટ સંપૂર્ણપણે મુક્ત હોય છે અને પોર્ટ P0 અને P2 આ કનેક્ટિંગ એક્સટર્નલ મેમરી માટે વપરાય છે તેથી આ સરનામું અને ડેટા બેઝ લાઇન્સ ત્યાં હોય છે અને પોર્ટ P3 અન્ય ઘણા કાર્યો સાથે મલ્ટિપ્લેક્સ્ડ હોય છે તેથી તે મુશ્કેલી ઉભી કરે છે અને જો આપણે આપણી એપ્લિકેશન માં બાહ્ય મેમરી અને કેટલાક પેરિફેરલ ઉપકરણ બંનેને કનેક્ટ કરવાની જરૂર હોય તો આપણી પાસે વધુ વિકલ્પ બાકી નથી હોતા કારણ કે તે હેતુ માટે આપણી પાસે પૂરતા પોર્ટ બાકી નથી હોતા તેથી જો આપણે સિસ્ટમ સાથે એક 8255 ચિપ ને કનેક્ટ કરીએ તો તે આપણને સંખ્યાબંધ પોર્ટ્સ ઉપલબ્ધ કરાવે છે અને તે ખૂબ જ સરળતાથી પ્રોગ્રામેબલ હોય છે અને જો આપણે 8085 જેવા અન્ય પ્રોસેસરો માં જોઈએ તો આપણી પાસે તેમાં સીધો કોઈ IO પોર્ટ નથી હોતો તેથી અલબત્ત આપણે ડેટા બેઝ લાઇન માંથી સીધા મૂલ્યો વાંચવા માટે બહારની સૂચનાઓમાં આનો ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ તે કિસ્સામાં ડેટા બેઝ લાઇન અટકી જાય છે તેથી તે બીજી સમસ્યા છે કે આપણે કંઈક કરવું પડશે જેથી કરીને આપણે બફર કરેલ ઇનપુટ આઉટપુટ મેળવી શકીએ તો 8255 તે પ્રકારની કામગીરીની ખાતરી કરશે આ 8255 નો પિન ડાયાગ્રામ છે તે 40 પિન ડ્યુઅલ ઇનલાઇન ચિપ છે તેથી જો આપણે આ લેબ બિટ્સ માં જોઈએ તો આપણી પાસે પિન છે જેમાં આપણી પાસે પિન પોર્ટ A0 A1 A2 A3 A4 A5 A6 A7 છે તેથી પોર્ટ A એ 8 બીટ પોર્ટ છે પછી આપણને બીજો પોર્ટ A પોર્ટ B મળ્યો છે તેથી PB 0 થી PB 7 છે પછી પોર્ટ C PC 0 થી PC 0 1 2 3 4 5 6 7 છે તેથી તે ફરીથી બીજો પોર્ટ છે જે આપણી પાસે 8255 માં છે અને 8255 માં મૂલ્યો મેળવવા માટે આ 3 પોર્ટ હોય છે તેથી D0 થી D7 લાઇન કે જે પ્રોસેસર ના ડેટા બેઝ સાથે કનેક્ટ કરી શકાય છે તે પસંદ કરવા માટે આપણે આ CS બાર પિન ને લો કરવાની છે તો આપણી પાસે કેટલાક યોગ્ય ડીકોડિંગ લોજીક હોઈ શકે છે જેના દ્વારા CS બાર પિન સક્રિય થશે તેથી આપણને આ મળશે અને 8255 ને તેના દ્વારા પસંદ કરવામાં આવશે અને ત્યાં આપણી પાસે કેટલાક ઇન્ટરનલ રજિસ્ટર અને આ પોર્ટ પણ હોય છે તેથી ઇન્ટરનલ રજિસ્ટર અને પોર્ટ પસંદ કરવા માટે આપણે તે મુજબ આ A0 અને A1 બિટ્સ પસંદ કરી શકીએ છીએ તેથી તેઓ સામાન્ય રીતે CPU એડ્રેસ બાર ના A0 અને A1 બિટ્સ સાથે જોડાયેલા હોય છે અને ત્યાંથી આપણે આ પૃથક રજીસ્ટર ને નિયંત્રિત કરીએ છીએ અને તે મૂલ્ય મેળવીએ છીએ અને પછી આ રીડ બાર રાઈટ બાર લાઇન્સ ત્યાં રીડ અથવા રાઈટ ઓપરેશન કરવા માટે હોય છે તેથી બ્લોક ડાયાગ્રામ લેવલ પર આપણે કહી શકીએ છીએ કે 8255 ને 3 8 બીટ પોર્ટ A B અને C મળ્યા છે અને તેને ઇનપુટ અથવા આઉટપુટ તરીકે પ્રોગ્રામ કરી શકાય છે અથવા ડાયનેમિક રીતે બદલી શકાય છે અને તેનું માળખું બદલી શકાય છે તેથી આપણે ફક્ત 8255 ના અમુક કન્ટ્રોલ વર્ડ સેટિંગ બદલી શકીએ છીએ જેના દ્વારા આ પોર્ટ અલગ અલગ રીતે વર્તે છે તો આપણે તેને ઇનપુટ પોર્ટ તરીકે પ્રોગ્રામ કરી શકીએ છીએ અને આપણે તેને આઉટપુટ પોર્ટ તરીકે પણ પ્રોગ્રામ કરી શકીએ છીએ અને આપણે કેટલાક કિસ્સાઓમાં કેટલાક મર્યાદિત કિસ્સામાં તેને બાયડીરેક્શનલ પોર્ટ તરીકે પણ પ્રોગ્રામ કરી શકીએ છીએ અને આપણે પૃથક બિટ્સ સેટિંગ દ્વારા બીટ એડ્રેસેબલ થવા માટે કેટલાક પોર્ટ બિટ્સ ને પ્રોગ્રામ કરી શકીએ છીએ અને તેમની પાસે હેન્ડશેકિંગ ક્ષમતા પણ હોય છે તેથી જો આપણે આપણા કહેવા પ્રમાણે માઇક્રોકન્ટ્રોલર અથવા માઇક્રોપ્રોસેસરના માઇક્રોકન્ટ્રોલર સાથે સંખ્યાબંધ ઉપકરણોને કનેક્ટ કરી રહ્યાં હોઈએ તો ડેટા ટ્રાન્સફર હેન્ડશેકિંગ દ્વારા થશે અને પછી આ કરી શકાય છે તેથી તેના માટે આ 8255 હેન્ડશેક મોડ નો ઉપયોગ કરી શકાય છે હવે અન્ય મહત્વપૂર્ણ પિન લાઇન કે જે આપણી પાસે છે તે D0 થી D7 રીડ બાર છે પરંતુ A0 A1 CS બાર અને રીસેટ ની ઉપયોગિતા આપણે જોઈશું તેથી આ પોર્ટ A PA 0 થી PA 7 છે તેથી આ પોર્ટ A માટે 8 બીટ લાઇન્સ છે તેથી તે બધાને ઇનપુટ અથવા આઉટપુટ તરીકે અથવા તમામ બિટ્સ ને બાયડિરેક્શનલ ઇનપુટ આઉટપુટ તરીકે પ્રોગ્રામ કરી શકાય છે તેથી આ એટલા માટે હોય છે કે આપણે પોર્ટ A માટે બીટ વાઈસ પ્રોગ્રામિંગ કરી શકતા નથી તેથી આ સમગ્ર 8 બીટ ને કાં તો ઇનપુટ મોડ માં અથવા આઉટપુટ મોડ માં અથવા બાયડિરેક્શનલ મોડ માં પ્રોગ્રામ કરવું પડશે પછી આ PB 0 થી 7 સુધી છે તેઓને ઇનપુટ અથવા આઉટપુટ તરીકે પ્રોગ્રામ કરી શકાય છે અને ફરીથી એ સમાન વસ્તુ છે પરંતુ તેનો ઉપયોગ બાયડિરેક્શનલ પોર્ટ તરીકે કરી શકાતો નથી અને ફક્ત પોર્ટ A નો ઉપયોગ બાયડિરેક્શનલ પોર્ટ તરીકે કરી શકાય છે પરંતુ પોર્ટ B નો ઉપયોગ એ રીતે બાયડિરેક્શનલ પોર્ટ તરીકે કરી શકાતો નથી અને પછી આપણને પોર્ટ C મળ્યો છે તેથી પોર્ટ C એ PC 0 થી PC 7 છે અને ફરીથી આ 8 બીટ પોર્ટ છે તેથી ફરીથી આ બધું ઇનપુટ અથવા આઉટપુટ તરીકે કરી શકાય છે તેથી તેને ફરીથી બાયડીરેક્શનલ મોડ માં મૂકી શકાતું નથી પરંતુ તેને પોર્ટ 2 માં વિભાજિત કરી શકાય છે તેથી આપણે તેને પોર્ટ C અપર બિટ્સ CU અને પોર્ટ C લોઅર બિટ્સ CL કહી શકીએ તેથી અપર બિટ્સ PC 4 થી 7 છે અને લોઅર બિટ્સ PC 0 થી 3 છે તેથી દરેકનો ઇનપુટ અથવા આઉટપુટ હેતુ માટે અલગથી ઉપયોગ કરી શકાય છે અને પોર્ટ C ના આ બિટ્સ ને પૃથક રીતે પ્રોગ્રામ કરી શકાય છે તેથી આમાં બીટ એડ્રેસેબિલિટી સુવિધા મળી છે તેથી જો આપણે 8085 પ્રકારના માઇક્રોપ્રોસેસર નો ઉપયોગ કરી રહ્યાં હોઈએ તો કહો કે જ્યાં આપણી પાસે પોર્ટ ની બીટ એડ્રેસેબિલિટી નથી તેથી આપણે તેની સાથે એક 8255 ચિપ ને કનેક્ટ કરી શકીએ છીએ અને પછી આપણને ઇનપુટ આઉટપુટ માટે કેટલાક બીટ એડ્રેસેબલ સ્થાનો મળશે પછી આપણને આ રીડ બાર અને રાઈટ બાર લાઈનો મળી છે તેથી આ 2 એક્ટિવ લો સિગ્નલ્સ છે જેનો ઉપયોગ 8255 માં ઇનપુટ તરીકે થાય છે તેથી રીડ બાર અને રાઈટ બાર 8031 8051 માંથી આવી શકે છે અને તેઓ તે ઇનપુટ્સ સાથે જોડાયેલા હોઈ શકે છે પછી આપણી પાસે D0 થી D7 છે તે D0 થી D7 વાસ્તવમાં ડેટા પિન છે જેને આપણે માઇક્રોકન્ટ્રોલર સાથે કનેક્ટ કરી શકીએ છીએ તો આપણે 8255 પર ડેટા પેકેટ મોકલી શકીએ છીએ અથવા આપણે તેમની પાસેથી ડેટા પેકેટ પાછું મેળવી શકીએ છીએ જેમ કે આપણે અમુક પોર્ટ કન્ફિગ્યુરેશન ને નિયંત્રિત કરવા માંગીએ છીએ તે રીતે આપણે 8255 પર કંઈક આઉટપુટ કરવા માંગીએ છીએ અથવા જો કોઈ ચોક્કસ પોર્ટ કન્ફિગ્યુર કરેલ હોય તો આઉટપુટ તરીકે આપણે તે પોર્ટ પર ડેટા મોકલવા માંગીએ છીએ તેથી તે રીતે આપણે માઇક્રોકન્ટ્રોલર અથવા માઇક્રોપ્રોસેસર માંથી ડેટા આ D0 થી D7 પિન દ્વારા તે પોર્ટ પર મોકલી શકીએ છીએ અથવા જો કોઈ પોર્ટ ઇનપુટ પોર્ટ તરીકે કન્ફિગ્યુર કરેલ હોય તો આપણે તેના દ્વારા તે ઇનપુટ પોર્ટ માંથી માઇક્રોકન્ટ્રોલર માં કન્ટેન્ટ ને સ્થાનાંતરિત કરી શકીએ છીએ પછી આપણને આ રીસેટ મળ્યું છે તો આ રીસેટ છે આ એક્ટિવ લો એક્ટિવ હાઈ સિગ્નલ છે આનો ઉપયોગ રજીસ્ટર ને નિયંત્રિત કરવા માટે થાય છે તેથી નિયંત્રણ રજીસ્ટર ક્લીયર કરીએ તો તમામ પોર્ટ ઇનપુટ પોર્ટ તરીકે પ્રારંભ થશે તેથી જ્યારે આપણે 8255 ચિપ રીસેટ કરીએ છીએ ત્યારે આ ડિફોલ્ટ કન્ફિગ્યુરેશન હોય છે અને બધા પોર્ટ્સ ઇનપુટ પોર્ટ તરીકે કન્ફિગ્યુર કરેલ હોય છે તેથી જો આપણે 8255 ને ફક્ત ઇનપુટ મોડ માં ઓપરેટ કરવા માંગતા હોઈએ તો આપણે કોઈ કન્ટ્રોલ વર્ડ સેટિંગ કરવાની જરૂર નથી હોતી તેથી આપણે સીધું જ શરૂ કરી શકીએ છીએ પરંતુ જો આપણે ઇચ્છિએ કે આ પોર્ટ બિટ્સ માંથી કેટલાક આઉટપુટ હોવા જોઈએ તો આપણે તે વસ્તુઓમાં થોડા કન્ટ્રોલ વર્ડ્સ મુકવા પડશે તો આ રીતે આપણે વિવિધ કામગીરી માટે 8255 નો ઉપયોગ કરી શકીએ છીએ હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈશું જેના દ્વારા આપણે આ ઇન્ટરફેસિંગ કરી શકીએ છીએ